હવે ચાલો આપણે કોપિરાઇટની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ જોઈએ કોપિરાઇટ સર્જકોએ તેમના કાર્યથી લાભ મેળવવાની આવશ્યકતામાંથી બહાર આવ્યા છે કોપિરાઇટ ચિત્રમાં આવી છે કારણ કે આવાં કાર્યોથી બીજાને નફો આપતા હોવાના દાખલા છે ઉદાહરણ તરીકે કોપિરાઇટ શાસનની જરૂરિયાતનાં પ્રથમ કેટલાક કિસ્સાઓ મોટાભાગે લખાણ ચોરી દ્વારા આવ્યા છે જ્યાં એક બીજા કામની નકલ કરે છે અને તેને પોતાનું કામ તરીકે પસાર કરે છે હવે આ લેટિન શબ્દ લખાણચોરીમાંથી આવ્યો છે જે અપહરણકર્તાઓ માટે વપરાય છે જેણે કોઈકની વસ્તુઓ લીધી હોય ચાંચિયાગીરીએ પણ કોપિરાઇટના કાયદાઓને લાગુ કરવામાં ભૂમિકા ભજવી હતી ચાંચિયાગીરીને બૌદ્ધિક સંપત્તિની લૂંટ માનવામાં આવે છે અને તેમાં અનધિકૃત વિતરણ ચોરી રીપ્રોદ્ક્સનreproductionપ્રજનન નકલ પ્રદર્શન સંગ્રહ અને ઉત્પાદનનું વેચાણ શામેલ છે હવે ચાંચિયાગીરી એ પાઇરેટ શબ્દ પરથી આવ્યો છે જે દરિયાઈ લૂંટારૂનો હતો ફરીથી તમને તે ચાંચિયાગીરી અને ચોરીનો વિષય વ્યાપક થીમ્સ તરીકે મળશે જે કોપિરાઇટ શાસનની રચના તરફ દોરી ગયું રચનાત્મક કાર્યો અને લખાણચોરીના સંદર્ભમાં પાઇરેસી અસ્તિત્વમાં છે જો તમે કોપિરાઇટ કાયદાના આ ઇતિહાસને જુઓ અને તેનો ખૂબ રસપ્રદ ઇતિહાસ જોવો અને તમે સાંસ્કૃતિક વિકાસમાં રુચિ ધરાવતા હો તો તેના પર આપણે કેવી રીતે નજર રાખીએ છીએ તેના આધારે જો તમે બૌદ્ધિક કાર્યોના કાયદાકીય સંરક્ષણ પર નજર નાખો તો ફરીથી એક પાસો છે જેને તમે જોઈ શકો છો તેથી કોપિરાઇટમાં વિવિધ ઇતિહાસ છે અને વ્યાપક કરાર એ છે કે કોપિરાઇટનો મૂળ યુનાઇટેડ કિંગડમમાંથી આવ્યો હતો અને યુનાઇટેડ કિંગડમમાં બનેલી વસ્તુઓ અને ઇવેન્ટ્સ કોપિરાઇટ કાયદાના ધોરણો બનાવવાની તરફ દોરી ગઈ હતી યુનાઇટેડ કિંગડમના પ્રારંભિક વર્ષોમાં ધાર્મિક કાર્યો હાથથી બનાવવામાં આવ્યા હતા તેઓ હાથથી સચિત્ર હતા અને તેઓ ખૂબ જ પ્રયત્નો કરતા હતા જે આ કાર્યો બનાવતા હતા જેની નકલ કરવી મુશ્કેલ હતી કારણ કે જો કોઈએ આ કાર્યની નકલ કરવી હોય તો તે આ વ્યક્તિઓ અને ધાર્મિક કાર્યોમાં કળાત્મક વૈભવને બનાવી અથવા મેચ કરી શકે તેવું એક વ્યક્તિ હોવું જોઈએ જે ધાર્મિક શિક્ષણમાં અને ધર્મના પ્રચારમાં સામેલ નાના પ્રેક્ષકો હતા તેથી તે નાના પ્રેક્ષકો માટે સંબંધિત છે કે જેઓ આ કૃતિઓનો ઉપયોગ કરે છે અને આ કાર્યો કોઈપણ રીતે ડિઝાઇન દ્વારા અથવા તેમના દ્વારા લેવામાં આવેલા ચિત્રો દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે સાક્ષરતા હવે જેમ વ્યાપક ન હતી તેમ તેમ કોપિરાઇટ કરેલા કામોને બચાવવાની જરૂરિયાત શરૂઆતના વર્ષોમાં નહોતી અને મોટા ભાગે જે કામો પ્રસારિત કરવામાં આવ્યા હતા તે ધાર્મિક સ્વભાવના હતા પરંતુ બે વસ્તુઓ બદલાઈ ગઈ આ એક ગુટેનબર્ગ દ્વારા અસ્થિર પ્રકારની શોધ હતી અને બે કેક્સ્ટન દ્વારા પ્રિન્ટિંગ પ્રેસ હતી હવે આ બે શોધ પ્રિન્ટીંગને એક માસ પ્રવૃત્તિ બનવા તરફ દોરી જાય છે દાખલા તરીકે તમે કહી શકો છો કે છાપકામ આ બે શોધથી લોકશાહીકૃત થઈ તેથી અમારી પાસે પ્રિન્ટિંગ અને પરિભ્રમણની તરફેણમાં વિવિધ કાયદા પણ હતા ચાંચિયાગીરી અને લખાણચોરીનો ઉલ્લેખ કરેલા બે મુદ્દાઓને કારણે છાપવાનું ધીમે ધીમે વિશેષાધિકાર બન્યું અને આ વિશેષાધિકાર લોકોને પસંદ કરેલા જૂથને આપવામાં આવ્યો હવે જ્યારે આ બે તકનીકીઓ છાપવામાં આવી ત્યારે છાપ ખૂબ જ મુક્તપણે કરવા માંડી અને તે કામોની રચના તરફ દોરી જાય છે જેમાં કોઈ નિયંત્રણ નથી તેથી ધાર્મિક કાર્યોના છાપવાને અંકુશમાં રાખવા માટે કારણ કે ધાર્મિક કાર્યો જો તે ધાર્મિક અધિકાર દ્વારા માન્યતા ન હોય તો તે તરફ દોરી શકે છે અથવા તો એપોક્રીફલ કાર્યો અને ઓરેગોન નિંદાત્મક કાર્યો તરીકે ગણી શકાય તેથી આને કારણે હેનરી આઠમો કાયદો પસાર કરવા તરફ દોરી ગયો ઇંગ્લેન્ડમાં પુસ્તકોની આયાત પર પ્રતિબંધ મૂક્યો કારણ કે દરેક જગ્યાએ છાપવાની તકનીકનો ઉપયોગ થતો હતો આનાથી પુસ્તકોની નકલો બનાવવામાં આવી અને કોઈ પ્રકારની પ્રમાણિકતાની ખાતરી કરવામાં આવી કે ત્યાં ધાર્મિક કાર્યોના છાપવા પર પ્રતિબંધ હતો અને સ્ટેશનરોએ કંપનીને છાપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો સ્ટેશનર્સ અને કંપની એક ગ્રુપ હતું જે શરૂઆતમાં એક મહાજન હતું પરંતુ પછીથી તેના પર પુસ્તકો છાપવાનું કામ હાથમાં લીધું હવે રાજાએ આ કંપનીને વિશેષાધિકાર આપ્યો અને છાપવામાં આ કંપનીનો એકાધિકાર હતો કંપનીએ જે છાપ્યુ છે તેના બધા જ પુસ્તકોનું રજિસ્ટર રાખશે અને તેને શું છપાયું છે તે રેકોર્ડ પર હશે તેથી જે કંઈપણ આ કંપની દ્વારા છાપવામાં આવ્યું હતું તે ઉલ્લંઘનકારક કાર્ય તરીકે ગણવામાં આવશે અથવા તે કંઈક એવું માનવામાં આવશે જે સત્તાધિકાર વિના કરવામાં આવ્યું હતું તેથી નોંધણીના પ્રથમ પુરાવા આપણને આ દાખલામાં મળે છે જ્યાં સ્ટેશનર્સ કંપની પાસે તે છપાયેલ પુસ્તકોનું રજિસ્ટર હતું અને સભ્યોને પુસ્તકો છાપવાનો લગભગ કાયમી અધિકાર હતો તેથી જ્યારે સ્ટેશનરની કંપનીના સભ્યોને પુસ્તક છાપવાનો અધિકાર હતો ત્યારે કોપીરાઈટ શબ્દ આગળની નકલો બનાવવાનો અધિકાર તરીકે વિકસિત થયો તેથી કોપિરાઇટ શબ્દની ઉત્ક્રાંતિને પણ પુસ્તકો છાપવાના સભ્યોની જમણી સાથે જોડી શકાય છે અને તે શરૂઆતમાં કાયમી હક હતો સ્ટેશનરની કંપનીમાં પણ ગેરકાયદેસર રીતે અથવા તેમના અધિકૃતતા વગર છાપવામાં આવેલી પુસ્તકો જપ્ત કરવાની શક્તિ હતી તેથી અમે અમલીકરણની થોડી માત્રા પણ કોપિરાઇટ શાસનમાં વિકસિત જોઈ શકીએ છીએ તે અર્થમાં કે અધિકૃતતા વિના છાપવામાં આવેલા પુસ્તકો જપ્ત કરી શકાય છે તેથી માલનો દરિયા કિનારો ફરીથી આધુનિક સમયનો ઉપાય છે જ્યાં કોપિરાઇટ ધારકને ઉલ્લંઘન કરનારા કાર્યોને જપ્ત કરવાનો અધિકાર છે આ કાયદો પસાર કર્યા હોવા છતાં ચાંચિયાગીરીનો વિકાસ થયો ત્યાં એવા દાખલા છે કે જે લોકોને સરળતાથી છાપવા માટે પાઇરેસીની પ્રગતિ કરી શકે છે અને આપણે શોધી શકીએ છીએ કે ચાંચિયાગીરીના મુદ્દાને પહોંચી વળવા માટે અનેનો કાયદો 1709 માં પસાર કરવામાં આવ્યો હતો તેથી ઇંગ્લેન્ડમાં પસાર થતો આ પહેલો કાયદો હતો જે આધુનિક કોપિરાઇટ કાયદાનો પુરોગામી હતો હવે એનીના કાયદામાં એવી દલીલ કરવામાં આવી હતી કે કોપિરાઇટ એ એક સાચી સંપત્તિનો અધિકાર છે અને સર્જનાત્મક કાર્યમાં અધિકારની તુલના ઘરો અને વસાહતો સાથે કરવામાં આવે છે અને તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કામના લેખકો અથવા સર્જકો સૌથી વધુ ભોગવવા ઉભા રહેશે જો તેમના હકો સુરક્ષિત ન હોય તો અને એનીના કાયદામાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને ઘણી વાર તેમનો અને તેમના પરિવારોના વિનાશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે જો લેખકોના કાર્યોને શાસન દ્વારા સુરક્ષિત નહીં કરવામાં આવે તો તે કોપિરાઇટને સુરક્ષિત નહીં કરે તો તે આ તરફ દોરી જશે તેમને અને તેમના પરિવારોને નુકસાન એની કાયદાની પ્રસ્તાવનામાં માહિતીના પ્રસાર પર પણ કંઈક હતું તેમાં જણાવાયું છે કે ભણવામાં પ્રોત્સાહન આપવું પડશે તેથી અમે કોપિરાઇટને પ્રારંભિક કોપિરાઇટ કાયદા તરીકે શોધી શકીએ છીએ જે 18 મી સદીમાં અમલમાં આવ્યો હતો માત્ર સર્જકોના હકોની સુરક્ષા માટે ચિંતિત નહોતું પરંતુ માહિતીના પ્રસાર માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસ્તાવનામાં શિક્ષણના પ્રોત્સાહનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોપિરાઇટની મુદત 14 વર્ષ હતી જ્યાં કોપિરાઇટ માલિક પાસે છાપવાનો અધિકાર હતો અને જો કોપિરાઇટના માલિક 14 વર્ષના અંતમાં જીવંત હોત તો તે વધુ 14 વર્ષ સુધી લંબાવી શકે છે તેથી પ્રારંભિક મુદત 14 વર્ષ હતી જે વધારીને 14 વર્ષ કરી શકાય છે હવે તમે એ પણ જોશો કે 18 મી સદીથી કોપિરાઇટની અવધિમાં વિવિધ પ્રકારનાં કાર્યો સમાવવા માટે વિસ્તૃત કરવામાં આવ્યું છે અને એક્સક્લુઝિવિટીની અવધિમાં વધારો પણ કર્યો છે યુએસ કોપિરાઇટ એક્ટ 1790ના કાયદાથી પ્રેરિત હતો અને તમે એનેના કાયદાના કેટલાક વર્બેટિમ રીપ્રોડક્સનને લગભગ શોધી શકશો તેથી કાયદાની ઉત્પત્તિ ઇંગ્લેંડમાં થઈ હતી અને તે કાયદાને વિશ્વના સમાન સંસ્કરણોમાં અનુસરવામાં આવી હતી તેથી પ્રિન્ટિંગ પ્રેસની શોધ પછી મૂળ કામોને નકલથી અટકાવવા માટે કોપિરાઇટની આવશ્યકતા બની ગઈ અને અમે જોયું કે ક્રાઉન દ્વારા છાપવા માટે અને છપાયેલા પુસ્તકો શોધી અને નાશ કરવા માટે સ્ટેશનરોને ચાર્ટર દ્વારા એકમાત્ર અધિકાર આપવામાં આવ્યો હતો મૂર્તિના ઉલ્લંઘનમાં આપણે જેને જપ્ત કરવાની શક્તિ તરીકે ઓળખીએ છીએ આંતરરાષ્ટ્રીય અધિકાર તરીકે કોપિરાઇટનો ધીમો ઉદભવ દ્વિપક્ષીય ગોઠવણીથી શરૂ થયો એકબીજાના કોપિરાઇટ કરેલા કામોને માન આપવા માટે બંને દેશોમાં પરસ્પર આધારિત એક વ્યવસ્થા હશે આ ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બની ગઈ કોપિરાઇટ પરની પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા 1886 માં બર્ન કન્વેન્શન હતી બર્ન સંમેલનોનું પ્રાથમિક ધ્યાન જુદા જુદા સભ્યોમાં એકરૂપતા રાખવા પર હતું બર્ન સંમેલન ફક્ત શરૂઆતમાં કલાત્મક અને સાહિત્યિક કાર્ય પૂરતું મર્યાદિત હતું પરંતુ બર્ન સંમેલનમાં સુધારો કરવામાં આવ્યો અને ત્યારબાદના વર્ષોમાં કોપિરાઇટ કરેલા કાર્યોમાં નવા સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવ્યો આ સંમેલન રાષ્ટ્રીય ઉપચાર સિદ્ધાંત પર આધારીત હતું જે આંતરરાષ્ટ્રીય કાયદામાં એક ઉપચાર સિદ્ધાંત છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમારે વિદેશી લોકો માટે સમાન ઉપાય કરવો પડશે બીજા શબ્દોમાં કહીએ તો તમે પોતાના નાગરિકો સાથે જે પ્રમાણે વર્તો છો તેમ તમારે વિદેશી લોકો સાથે વર્તવાનું છે તેથી રાષ્ટ્રીય ઉપચાર સિદ્ધાંતે ખાતરી આપી કે વિદેશી દેશોમાં કોપિરાઇટ કરેલા કાર્યના નિર્માતાઓને સંરક્ષણનું પ્રતીક મળ્યું છે કારણ કે કોઈ ચોક્કસ દેશના નાગરિકને સુરક્ષા આપવામાં આવશે તેથી વિદેશી કામોને ઘરેલું કામોની જેમ વર્તવું પડ્યું તેથી બર્ન સંમેલનમાં લેખકના જીવન 50 વર્ષ સુધીના કામો માટે કોપિરાઇટની લઘુતમ અવધિ નિશ્ચિત છે તેથી કાર્યની કોપિરાઇટની મુદત લેખકના આખા જીવન દરમિયાન અને વધારાના 50 વર્ષ સુધી વિસ્તૃત છે તેથી જે વર્ષે લેખક મૃત્યુ પામ્યો તે વત્તા 50 વર્ષ અને કોપિરાઇટ પણ આપમેળે સબ્સ્ક્રાઇબ થયું સંરક્ષણ પણ ઓટોમેટીક હતું હકીકત એ છે કે આ કાર્ય રચના કરવામાં આવ્યું હતું તેણે કામને સુરક્ષા આપી હવે આ સામાન્ય રીતે કોપિરાઇટ સૂચના દ્વારા સૂચક હોઈ શકે છે જે કામની સાથે ઉમેરવામાં આવે છે કોપીરાઈટ પરની બીજી મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા એ છે કે જેને આપણે 1961 નો રોમ સંમેલન કહીએ છીએ જ્યારે બર્ન સંમેલનનું ધ્યાન કેન્દ્રિત કરનારા લોકોના હકો હતા જેણે આ રચના કરી હતી ત્યારે રોમ સંમેલન પડોશી અધિકાર સાથે સંબંધિત હતું પડોશી હકોનો અર્થ એ થાય છે લેખકો સિવાયના હક્કો તે રજૂઆતકર્તાના અધિકારોને કહે છે તેથી આ સંમેલન ધ્વનિ રેકોર્ડિંગ રજૂઆત કરનારાઓ અને બ્રોડકાસ્ટર્સના ફોનોગ્રામ ઉત્પાદકોના હકને ધ્યાનમાં લે છે જે બર્ન સંમેલન દ્વારા આવરી લેવામાં આવતું નથી તેથી આપણે ધીમે ધીમે કોપિરાઇટના વિસ્તરણને જોયે છે કોપિરાઇટ પરંપરાગત રીતે લેખકો અને સર્જકોના હક તરીકે સમજવામાં આવતું હતું અને હવે આપણે સાઉન્ડ રેકોર્ડિંગ્સ ફોનોગ્રામ્સ અસ્તિત્વમાંના કોપિરાઇટ કરેલા કાર્યોના પ્રદર્શનકારો અને પ્રસારણકર્તાઓને યોગ્ય રીતે વિસ્તૃત કરીએ છીએ તેથી ફોનોગ્રામ્સ રજૂઆત કરનારાઓ અને બ્રોડકાસ્ટર્સના ઉત્પાદકો સુધી જમણી બાજુ વિસ્તૃત થઈ પછી 1994 માં અમારી સાથે ટ્રીપ્સ કરાર થયો હવે ટ્રીપ્સની સમજૂતી રાષ્ટ્રના સૌથી વધુ પ્રિય સિદ્ધાંત લાવે છે અને તેમાં રાષ્ટ્રીય ઉપચાર સિદ્ધાંત પણ છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમે રાષ્ટ્રો વચ્ચે ભેદભાવ રાખી શકતા નથી જો એ દેશ બીજા દેશ માટે પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપે છે તો તે સારવાર દેશ C અથવા દેશ D સુધી પણ લંબાવી લેવી પડશે તેથી સૌથી વધુ તરફેણમાં રાષ્ટ્ર સિદ્ધાંત એવી રીતે લાવવામાં આવ્યું કે જેમાં દેશો અન્ય દેશોમાં ભેદભાવ કરી શકે નહીં અથવા દેશો એકલા દેશ માટે વિશેષ સારવાર ન કરી શકે તેથી સૌથી વધુ તરફેણમાં આવેલા રાષ્ટ્ર આચાર્યએ દેશોને સમાન રૂપે વર્તવાની મંજૂરી આપી અને રાષ્ટ્રમાં કોપિરાઇટ પર સમાન શાસન રાખ્યું અને ટ્રીપ્સ કરાર પણ વિચાર અભિવ્યક્તિના તફાવતને અસર કરે છે હવે આ ટ્રીપ્સ સમજૂતી પછી અમારી પાસે બે WIPO સંધિઓ હતી WIPO કોપિરાઇટ સંધિ અને WIPO પ્રદર્શન અને ફોનોગ્રામ સંધિ જેને WPPT1996 કહેવામાં આવે છે હવે ટ્રીપ્સ કરાર કે જે 1994 માં આવ્યો તે બર્ને સંમેલનના 1 થી 21 આર્ટીકલ્સને લાગુ કર્યા તેણે હમણાં જ દત્તક લીધું હતું કે ત્યાં બર્ન સંમેલનમાં શું હતું તેનો એક ફાયદો તેમના દેશોનો હતો જે બર્ન સંમેલનના પક્ષકારો ન હતા કારણ કે તેઓએ ડબ્લ્યુટીઓ પર હસ્તાક્ષર કર્યા હતા અને ટ્રીપ્સ સમજૂતીના સભ્ય બન્યા હતા હવે તે બર્ન સંમેલનનું પાલન કરશે કારણ કે તેમાં તે આર્ટીકલ્સ અપનાવવામાં આવ્યા હતા અને બર્ન સંમેલનના પાલન અંગેના વિવાદો પણ હવે ડબ્લ્યુટીઓ સમક્ષ લાવવામાં આવી શકે કારણ કે ડબ્લ્યુટીઓ પાસે વિવાદ સમાધાન મંડળ હતું અને તેમાં અસરકારક વિવાદ સમાધાન પદ્ધતિ હતી તેથી પહેલાં જો કોઈ દેશ બર્ન સંમેલનનું પાલન ન કરતું હોત તો ત્યાં કોઈ રસ્તો ન હતો જેમાં તમે તેને વિવાદ તરીકે ઉભા કરી શકો પરંતુ હવે બર્ને સંમેલનની જોગવાઈઓ અથવા બર્ન સંમેલનને ટ્રીપ્સ સમજૂતીમાં સમાવિષ્ટ કરવાની આ વ્યવસ્થા દેશોમાં લાવવાની ક્ષમતા લાવશે ડબલ્યુટીઓ વિવાદ ને ઉભા કરો ટ્રીપ્સ સમજૂતીમાં રોમ સંમેલન પણ શામેલ થયું હતું પરંતુ આડકતરી રીતે આર્ટિકલ 14 દ્વારા તેથી રોમ સંમેલનનો ઉદ્દેશ્ય જે રજૂઆત કરનારાઓ નિર્માતાઓના કલાકારોના પ્રદર્શન કરનારાઓ અને ફોનોગ્રામના નિર્માતાઓના અધિકાર સાથે કામ કરે છે તે ટ્રીપ્સની કલમ 14 દ્વારા પણ લાવવામાં આવ્યો હતો અને ટ્રીપ્સ સમજૂતીએ કમ્પ્યુટર પ્રોગ્રામ્સને એવા ઉત્પાદનો તરીકે માન્યતા આપી કે જે કોપિરાઇટ દ્વારા સુરક્ષિત થઈ શકે તે જરૂરી હતું કે કમ્પ્યુટર પ્રોગ્રામ્સને સાહિત્યિક કૃતિ તરીકે ગણવું જોઈએ અને ડેટા અથવા ડેટાબેસનું સંકલન પણ બૌદ્ધિક રચના તરીકે માનવું જોઈએ તેથી બૌદ્ધિક રચનાઓ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને ડેટા બેઝ બંનેનો ઉલ્લેખ કરે છે બર્ન સંમેલન અંતર્ગત ડબ્લ્યુઆઇપીઓ કોપિરાઇટ સંધિ એ એક વિશેષ વ્યવસ્થા હતી જેણે ડિજિટલ વાતાવરણમાં લેખકોના કામો અને અધિકારોની સુરક્ષા કરી હતી હવે આ સંધિ તરીકે પણ ઓળખાતી ડબ્લ્યુસીટી કોપિરાઇટ દ્વારા સુરક્ષિત રાખવા માટે બે વિષય બાબતોનો ઉલ્લેખ કરે છે પ્રથમ એક કમ્પ્યુટર પ્રોગ્રામ્સ છે અને બીજો એક ડેટાબેઝનું ડેટા બેઝ સંકલન છે તેથી 1996 ડબ્લ્યુસીટીએ બે વિષયોની બાબતોના કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને ડેટા બેઝમાં કોપિરાઇટનું સંરક્ષણ વધાર્યું બર્ન સંમેલન દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ લેખકોને આપવામાં આવેલા અધિકારો ઉપરાંત ડબ્લ્યુઆઇપીઓ ક પિરાઇટ સંધિમાં પણ અધિકારના ત્રણ જુદા જુદા સેટ રજૂ કરાયા હતા તેણે વિતરણનો અધિકાર રજૂ કર્યો તે ભાડાનો અધિકાર અને લોકો માટે સંદેશાવ્યવહારનો વ્યાપક અધિકાર રજૂ કરે છે ડબ્લ્યુઆઈપીઓ પ્રદર્શન અને ફોનોગ્રામ સંધિ ડબ્લ્યુપીપીટી 1996 માં ડિજિટલ વાતાવરણમાં બે પ્રકારના લાભાર્થીઓ સાથે વહેવાર કરે છે પ્રથમ પ્રકાર જે રજૂઆત કરે છે કલાકારો ગાયકો અને સંગીતકારો અને બીજો પ્રકાર ફોનોગ્રામના નિર્માતાઓનો સંદર્ભ આપે છે વ્યક્તિઓ અથવા કાનૂની સંસ્થાઓ કે જે પહેલ કરે છે અને ધ્વનિઓના નિર્ધારણની જવાબદારી ધરાવે છે સંધિ પરફોર્મર્સના અધિકારને સંચાલિત કરે છે જે તેમના નિશ્ચિત શુદ્ધ કલાત્મક પ્રદર્શન સાથે જોડાયેલા હતા કલાકારોના હકની બાબતમાં સંધિ ફોનોગ્રામ્સમાં નિર્ધારિત તેમની રજૂઆતોમાં કલાકારોને આર્થિક અધિકાર આપે છે તેથી જેનો અર્થ છે કે તેમાં મોશન પિક્ચર્સ જેવા ઓડિઓ વિઝ્યુઅલ ફિક્સેશનને આવરી લેવામાં આવતું નથી અને તેમની પાસે પ્રજનન વિતરણનો અધિકાર ભાડાનો અધિકાર અને ઉપલબ્ધ કરાવવાનો અધિકાર છે ફોનોગ્રામના ઉત્પાદકો પાસે પણ તેમના ફોનોગ્રામમાં ચોક્કસ આર્થિક અધિકાર હતા તેમની પાસે રીપ્રોડક્સન વિતરણનો અધિકાર ભાડાનો અધિકાર અને ઉપલબ્ધ કરાવવાનો અધિકાર છે કોપિરાઇટનો તર્ક આપણે કોપિરાઇટનું રક્ષણ કેમ કરવું જોઈએ તે કાર્યો કે જેના પર કોપિરાઇટ સબસિસ્ટ્સ બૌદ્ધિક ઉત્પાદન તરીકે ગણવામાં આવે છે જેને સુરક્ષિત કરવાની જરૂર છે કારણ કે તે કોઈ રચનાત્મક અથવા બૌદ્ધિક પ્રયત્નોથી બહાર આવે છે તેથી હકીકત એ છે કે આ ઉત્પાદનો બૌદ્ધિક પ્રયત્નોના પરિણામે કેટલાક પ્રકારના સંરક્ષણની જરૂર હતી અમારી પાસે માલસામાન અને સેવાઓ માટે રક્ષણ હતું પરંતુ સર્જનાત્મક મજૂર જેવા અમૂર્ત લોકો માટે કોઈ સુરક્ષા નહોતી તેથી તે જ સર્જનાત્મક મજૂરીના ઉત્પાદનોને સુરક્ષિત કરવાના અધિકાર તરીકે કોપિરાઇટના ઉદભવને ઉત્તેજિત કરે છે કોપિરાઇટ રાખવાનો બીજો તર્ક એ છે કે કોપિ બનાવવી એ ચોરીની સમકક્ષ ગણવામાં આવે છે હવે આપણે જોયું કે જ્યારે ચોરી અને પાઇરેસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે તે લૂંટફાટનો ઉલ્લેખ કરતી ભાષા હતી અથવા અપહરણનો અર્થ હતો અને ચાંચિયાગીરીનો લૂંટનો અર્થ હતો તેથી કોઈ બીજાના કામની નકલ કરવી ચોરી અથવા ગુના અથવા ચોરીને સમાન હતી તેથી શાસન રાખવા માટેનું આ એક બીજું તર્ક છે કારણ કે તમારે વિચારોની અભિવ્યક્તિને ચોરી થવાથી બચાવવી પડી હતી કોપિરાઇટ્સ ધરાવતો ત્રીજો તર્ક એ છે કે મજૂરનાં ફળોને સુરક્ષિત રાખવાની જરૂર છે તેથી મજૂર થિયરી કે જે જણાવે છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પુસ્તક લખવા માટે કોઈ કામ માટે સમય ફાળવે છે તો તે ન હોવું જોઈએ કે જે મજૂર પુસ્તક બનાવવામાં ખર્ચવામાં આવ્યો હતો તે અનિયંત્રિત થઈ જાય તેથી રચનાત્મક સર્જન માટે લેખકને પુરસ્કાર આપવો એ માનવ સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવુ જરૂરી હતું માનવામાં આવે છે કે કોપિરાઇટ સંરક્ષણ આગળના કામોના સર્જનને પ્રોત્સાહન આપે છે અને તેમાં એક સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ પણ છે જેમાં રચનાત્મક કાર્ય ફાળો આપી શકે છે જો કે જો કોપિરાઇટ સંરક્ષણ સખત રીતે લાગુ કરવામાં આવે તો તે સમાજના પ્રગતિને અવરોધે છે તેથી તે જ કારણ છે કે કાયદામાં વિવિધ અપવાદો અને મર્યાદાઓ શામેલ છે અમને જાણવા મળ્યું છે કે એનીના કાયદામાં તેઓએ જણાવ્યું છે કે નિર્માતાઓના હક્કોની સુરક્ષા કરવાની જરૂરિયાત છે તેઓની માહિતીને પ્રસારિત કરવાની જરૂરિયાત પણ કાળજીપૂર્વક શબ્દરેખા કરવામાં આવી છે તેથી કોપિરાઇટ શાસનને સંતુલન તરીકે જોઇ શકાય છે અને જ્યાં સંરક્ષણના અધિકારોને સંતુલન તરીકે જોઇ શકાય છે જ્યાં નિર્માતાઓના અધિકારોને વપરાશકર્તાઓના અધિકારો સાથે સંતુલિત કરવો પડે છે